સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના ડેમો લેક્ચર માં તમારું સ્વાગત છે આગલા લેક્ચરમાં આપણે રિટર્ન ટુ libc જોયું તેનો ફાયદો છે કે તે નોન એક્ઝિક્યુટેબલ સ્ટેક સાથે પણ કામ કરી શકે છે જો કે જે રીતે આપણે આ લેખમાં જોયું તે રીતે તેની એક મોટી ખામી એ છે કે તે લિસ્ટમાં જે હાજર હોય તે જ વસ્તુ કરી શકે

આપને જોયું કે એટેકર એ જ ફંકશન વાપરી શકે કે જે libc મા હાજર હોય દાખલા તરીકે જો system તે જે libc માં હાજર છે તેને કાઢી નાખવામાં આવે તો એટેકર તેને હવે વાપરી શકશો નહીં ચાલો આપણે ROP તરીકે ઓળખાતા અટેક થી શરૂ કરીએ Rop અથવા RETURN ORIENTED PROGRAMMING એ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયના hovav shacham એ શોધ્યું હતું Return to Libc ની જેમ જ આ એટેક પણ સ્ટેક માં રહેલા રીટન એડ્રેસને બીજા કોઈ એડ્રેસથી બદલી કરવામાં આવે છે જોકે આ એટેક એ libc ના એક્ઝિક્યુટેબલ ફંકશન પર આધારિત નથી અને તે કોઈ પણ કોડ ચલાવી શકે છે તો ચાલો એક નાનું ઉદાહરણ લઈએ ચાલો જોઈએ કે પેલોડ કે જે અટેકર એક્ઝિક્યુટ કરવા માંગે છે એ નીચે પ્રમાણે નો છે તેમાં સાત અલગ અલગ ઇન્સ્ટ્રકશન છે અટેકરે સૌથી પ્રથમ તો કરવું પડશે આને ચલાવવા માટે એ છે કે તેને libc માં કોઈ function કે જેમાં આ બધી જ 7 ઇન્સ્ટ્રકશન આ જ ક્રમ માં હોય તે શોધવું પડશે જો કે જલ્દીથી એને એવો કોઈ ફંકશન ન મળી શકે કે જેમાં આ બધી જ ઇન્સ્ટ્રક્શન હાજર હોય અને તેથી return to Libc અટેક સંભવ નથી જોકે ROP એટેકમાં સાથે આ વસ્તુ થોડી અલગ રીતે કરીશું Libc ના ફંકશન પર નિર્ભર રહેવાને બદલે આપણે પોતાના ફંકશન બનાવીશું કે જેમાં આ બધી જ ઇન્સ્ટ્રક્શન આ જ ક્રમમાં હોય આપણે એવું ફંકશન બનાવીશું કે જેમાં આ બધું જ ઇન્સ્ટ્રક્શન આ ક્રમમાં આવે અને માની લો કે એ ફંકશન libcમાં રહેલ ફંકશન જેવું છે તો આપણું કામ થઈ ગયું હવે અટેકેર એ ફક્ત પોતાના ફંકશન કે જે છે તેનો પેલોડ એ ચાલવા નું થશે જોકે સંભવતઃ libc માં આવું કોઈ ફંકશન નહિ હોય કે જેમાં આ જ ક્રમમાં આ બધી ઇન્સ્ટ્રક્શન હોય તેથી આપણે એટકમાં થોડું અલગ કરીશું આપણે શું કરીશું કે જો આપણે કોઈ ફંકશન કે જેમાં બધું જ ઇન્સ્ટ્રક્શન આ જ ક્રમમાં ન હોઈ તો આપણે પોતાનું ફંકશન બનાવવાની ટ્રાય કરીશું તો ચાલો જોઈએ કે એવું ફંકશન કઈ રીતે બનાવી શકાય કે જેમાં આ બધી ઇન્સ્ટ્રક્શન એવી રીતે હોય કે જે પેલોડ માટે જરૂરી છે સૌપ્રથમ આપણે ગેજેટ શોધવાની જરૂર છે ગેજેટ એ ઇન્સ્ટ્રક્શન ની લાઈન છે કે જેમાં અંતમાં રીટન આવે છે તો ગેજેટ આવું કંઈક દેખાશે કે જેમાં એક અથવા વધુ ઇન્સ્ટ્રક્શન છે અને ત્યારબાદ રિટર્ન હશે હવે આ ઇન્સ્ટ્રક્શન માં એક મર્યાદા એ છે કે તે કંટ્રોલ ગેજેટની બહાર મોકલવી ના જોઈએ તો આપણે આ પ્રકારનું ગેજેટ કઈ રીતે મેળવી શકિએ તો આપણે સ્ટેટસસ્ટીકલ એનાલિસિસ થી libc લાઈબ્રેરી ને પ્રોસેસ કરીશું અને જોઈશું કે જો કોઈ ગેજેટ આ પ્રકારનું તેમાં હાજર હોય તો તો જુઓ આ પ્રોગ્રામની બાયનરી કે જે libcમાં હાજર છે તે છે અને આપણે જોયું કે સાત અલગ અલગ ગેજેટ આપણે જે જોઈએ છે તે આ કાર્ય કરે છે દરેક ગેજેટ દાખલા તરીકે અહિયાં ગેજેટ G ૧ છે જેમાં ઇન્સ્ટ્રક્શન છે અને ત્યારબાદ રિટર્ન છે એ જ રીતે G૨ પાસે ઇન્સ્ટ્રક્શન છે અને રિટર્ન છે આ રીતે આપણે libc ફાઇલમાં એવું ગેજેટ્સ શોધી શકીએ જેમાં આ ફંકશનાલિટી હોય હવે આ ગેજેટ્સ છે તે આપણે આ બધા ગેજેટ્સ ને એક સાથે લાવવા પડશે જેથી આપણી આ ફંકશનાલિટી વાપરી શકાય એ કરવા માટેનો રસ્તો નીચે પ્રમાણે છે આપણે આપણા સ્ટેક માં જવું પડશે અને આપણે સ્ટેક આ પ્રમાણે બનાવ્યો છે હવે તેના રીટન એડ્રેસ છે ત્યાં આપણે કે G૧ નું એડ્રેસ મુકીશું તેના ચાર બાઈક ઉપર આપણે ગેજેટ G ૨ નું એડ્રેસ મુકીશું અને G ૩ અને G ૪ હવે એક્ઝિક્યુશન માં શું થશે કે જ્યારે ફંકશન એક્ઝિક્યુટ થાય છે અને રિટર્ન થશે સ્ટેક પોઇન્ટ જ્યાં ઓરીજીનલ રિટર્ન છે ત્યાં હાજર છે હવે આપણે ઓરિજનલ રિટર્ન એડ્રેસને ગેજેટ G ૧ના એડ્રેસથી બદલી નાખ્યું છે તેના કારણે એ ઇન્સ્ટ્રક્શન પોઇન્ટ માં લોડ થશે તેથી હવે આપણે આ બે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી શકશો વધારે વ્યવસ્થિત સમજવા ચાલો જોઈએ રીટન ઇન્સ્ટ્રક્શન કઈ રીતે એક્ઝિક્યુટ થશે હવે જ્યારે રિટર્ન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે ત્યારે બે વસ્તુઓ એકસાથે થશે પહેલી સ્ટેક પોઇન્ટ નો કન્ટેન્ટ તે જે પ્રોગ્રામ કાઉન્ટરમાં એડિટ થશે એ G ૧ નું એડ્રેસ છે બીજી વસ્તુ સ્ટેક પોઇન્ટ 4 byte વધારવામાં આવશે પછી સ્ટેક પોઇન્ટ G ૨ ના એડ્રેસ ઉપર પોઇન્ટ કરશે હવે પ્રોગ્રામ કાઉન્ટર એ G ૧ના એડ્રેસ પર છે તેથી આ બે ઇન્સ્ટ્રક્શન movl esi to ૮esi એક્ઝિક્યુટ થશે અને ત્યાંથી પછી રિટર્ન થશે હવે G ૧ની રીટન ઇન્સ્ટ્રક્શન એક્ઝિટ થાય એ પહેલા સ્ટેક પોઇન્ટર એ G ૨ ના એડ્રેસ ઉપર પોઇન્ટ કરે છે તો હવે G ૧થી પરત ફરતી વખતે શું થશે કે સ્ટેક પોઇન્ટનો કન્ટેન્ટ કે જે હવે G ૨ છે એ પ્રોગ્રામ કાઉન્ટર માં આવશે અને પોઇન્ટર 4 થી વધશે અને એ G ૩ ના એડ્રેસને પોઇન્ટ કરશે હવે પ્રોગ્રામ કાઉન્ટર એ G ૨ ઉપર પોઇન્ટ કરે છે તેથી તે ઇન્સ્ટ્રક્શન mov byte ચલાવશે અને ત્યારબાદ રિટર્ન્સ છે જે રીતે આપણે આગળ જોયું તે રીતે રિટર્ન થઈ અને આપણે જે G ૩ એડ્રેસ પ્રોગ્રામ કાઉન્ટર માં આવશે અને તેથી પ્રોસેસ g3 ઇન્સ્ટ્રક્શન કે જે mov byte ૦ to offset of esic છે તે એક્ઝિક્યુટ કરશે એ જ રીતે G ૩ બાદ G ૪ થશે અને આ રીતે ગેજેટ નું એડ્રેસ સ્ટેક પર મૂકીને આપણે અલગ અલગ ગેજેટ ચલાવી શકીએ અને એ રીતે આપણે ઇન્સ્ટ્રક્શન ની લાઈન કે જે ટાર્ગેટ પેલોડની હોય તે મેળવી શકીએ અહીં નોંધો કે return to Libc અટેકની જેમ હવે આપણે કોઈ ચોક્કસ ફંકશન પર આધારિત રહેતા નથી પરંતુ અટેક કરવા માટે આપણે નાના નાના કોડ કે જેને આપણે ગેજેટ તરીકે ઓળખે છે કે બનાવીએ છીએ અને તેને સ્ટેકના કન્ટેન્ટ મા એવી રીત મૂકીએ છીએ કે જેથી અલગ અલગ ગેજેટ એક્ઝિક્યુટ થાય અને આપણે પેલા જે અસર મળતી હતી એ જ અસર પેલોડ માટે મળે હવે જોઈશું કે આપણે આપણી Libc લાયબ્રેરીમાં આવા ગેજેટ કઈ રીતે મળે એ static એનાલિસિસ સંભવ છે આપણે જાણીએ છીએ કે ગેજેટ એ જરૂરી ઇન્સ્ટ્રક્શન ની લાઈન છે કે જેમાં અંતમાં રીટન ઇન્સ્ટ્રક્શન હોય છે અને રીટન ઇન્સ્ટ્રક્શન નો ઓપકોડે 0x0XC3 છે તો હવે આપણે શું કરવું જોઈએ કે એવા ગેજેટ્સ શોધવા જોઈએ કે જેના અંતમાં ઓપકોડે 0x0XC3 આવે તો આપણે લાયબ્રેરીને binary મોડમાં ખોલ્યું અને લાયબ્રેરીને બાઈટ બાઈટ બાઈટ સ્કીન કરીશું જ્યાં સુધી આપણે 0x0XC3 ન મળે દાખલા તરીકે પ્રથમ વખત આ ઇન્સ્ટ્રક્શન 0x0XC3 અહીં મળી હવે ધારો કે એ રિટર્ન માટેની છે અને આપણે જ્યારે આ 0XC3 મળે ત્યારે આપણે ગેજેટ્સ બનાવવાની શરૂઆત કરીશું એ કરવા માટે આપણે આગળ 0XC3 ઉપર જઈશું અને એ પરથી કામની ઇન્સ્ટ્રક્શન મેળવવાનો પ્રયત્ન કરીશું એ માટે આપણે 0XC3 થી એક ટ્રીથ બનાવીશું કે જેમાં 0XC3 રૂટ પર હોય અને કામની ઇન્સ્ટ્રક્શન એ તેના child તરીકે હોય આપણે આ રીતે પાછળ જતા જઈશું જ્યાં સુધી આપણે જરૂરી લંબાઈ w ન મળી શકે અહીં ડબલ્યુ એ વધુમાં વધુ બનતી ઇન્સ્ટ્રક્શન કે છે જે libc ફાઈલ સપોર્ટ કરે છે તે ૧૫૦૦ છે આપણે જોઇશું કે લગભગ પંદરસો અલગ ગેજેટ છે હવે આપણે જોઈએ છીએ પેલોડ બનાવવાનું છે તેના માટે આપણે આ ૧૫૦૦ મા થી અમુક ગેજેટ નક્કી કરવા પડશે જેના કારણે ટાર્ગેટ પેલોડ એક્ઝિક્યુટેબલ બનાવી શકાય હવે આપણે ગેજેટ્સ બનાવાના વ્યવસ્થા જોઈશું પ્રથમ ઇરાદા પૂર્વક અને બીજુ ઇરાદા વગરનો તો ચાલો આપણે એક ઉદાહરણ થી સમજીએ ચાલો માની લઈએ કે આપણે libc ફાઈલ સ્કેન કરીએ છીએ અને આપણે slide માં બતાવ્યા પ્રમાણે ના F7 બાઈટ વાળી મળે છે જે રીતે આ બાઇટનું ઇન્ટરપ્રિટેશન કરીએ એ પ્રમાણે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન મળી શકે દાખલા તરીકે આપણે જે F7 થી શરૂ થાય છે તેને ઇન્સ્ટ્રક્શન જોઈએ અને આપણે મેળવીએ છીએ કે કામની ઇન્સ્ટ્રક્શન F7C707000000 કે જે પ્રોસેસર્સ દ્વારા test 7 edi તરીકે વપરાય છે અને બાકીનો ભાગ 0f95450xC3 એ બીજી ઇન્સ્ટ્રક્શન setnzb નો છે હવે અહીં જુઓ કે આ એ છે કે જે compiler ઇરાદાથી કરવા માંગે છે અને તેથી અને આપણે ઇરાદાપૂર્વકની ઇન્સ્ટ્રક્શન કહીશું હું તો કે અહીં ઇન્સ્ટ્રક્શનમાં ઓછામાં ઓછી બે ઇન્સ્ટ્રક્શન છે કે જે કે ગેજેટ્સની નથી તો હવે આપે આપણે ફક્ત 1 byte offset થી જોઈએ અને જોઈએ કે ૭ ને બદલે આપણે C ૭થી શરૂ કરીએ તો બીજી ઇન્સ્ટ્રક્શન ની લાઈન મળે છે ચાલે હવે આપણે માનીએ છીએ કે આપણે ઇન્ટરપ્રિટેશન c7 થી શરૂ કરીએ છીએ અને તેના કારણે sequence C7070000000F ઇન્સ્ટ્રક્શન થાય છે આ ઇન્સ્ટ્રક્શન છે જે movl તરીકે interpret થાય છે જ્યારે 9545C3 XCHG increment and return તરીકે interpret થાય અને ઇન્સ્ટ્રક્શન નું આ એક સાચું ગેજેટ છે જોકે આ ઇન્સ્ટ્રક્શન કમ્પીલર દ્વારા ઈરાદા પુર્વક કરવામાં આવી હતી નથી અને આપણે ઇન્સ્ટ્રક્શન બનાવી છે તેના કારણે આ રીતે આપણે જુદા જુદા ઇન્સ્ટ્રક્શનનોના ગેજેટ બનાવી શકીએ X ૮૬મા જે ટોટલ ગેજેટ માટે છે તે ખૂબ જ વધુ છે કેમ કે તેમાં ખુબ બધી ઇન્સ્ટ્રક્શન સપોર્ટ હોય છે બીજી બાજુ RISC પ્રોસેસર જેવા કે ARM અથવા RISC V ના ટોટલ ગેજેટ્સ ખૂબ જ ઓછા મળે છે આથી CISC પરના પ્રોસેસર જેવા કે X૮૬ પર ROP અટેક વધુ સંભવ છે જ્યારે RISC પ્રોસેસર જેવા કે ARM અથવા Open RISC અથવા RISC V પર ઓછો તો ચાલો આપણે જે પણ થોડા એક્ઝામ્પલ લઈએ અને ચાલો આપણે એક સરળ ઉદાહરણથી શરૂ કરીએ કે જ્યાં આપણે થોડોક ડેટા રજીસ્ટર edx માં મોકલવા માંગે છે આ ઉદાહરણમાં માની લો કે આપણે રજીસ્ટર edxમાં deadbeef મોકલ્વું છે તો એના માટે આપણે જોઈશે કે તેમાં બે ઇન્સ્ટ્રક્શન હોવી જોઈએ Pop edx અને એના પછી return અને ચાલો ધારો કે સ્ટેક પોઇન્ટર એ આ ગેજેટ ના એડ્રેસ ના લોકેશન પર પોઇન્ટ કરે છે અને હવે જ્યારે ફંકશન અથવા તો ગેજેટ એક્ઝિક્યુટ થશે ત્યારે રીટન એક્ઝિક્યુટ થતા બે વસ્તુ થશે જે આપણે પહેલા જોઈ તે સ્ટેક પોઇન્ટ કે જે અહીંયા ગેજેટ નું એડ્રેસ છે તે પ્રોગ્રામ કાઉન્ટરમાં જશે અને એ જ વખતે સ્ટેક પોઇન્ટર ૪ થી વધશે કે જે હવે લોકેશન deadbeef પર પોઇન્ટ કરશે હવે પ્રોગ્રામ કાઉન્ટર ગેજેટ પર પોઇન્ટ કરે છે તેના કારણે આપણે ઇન્સ્ટ્રક્શન pop એક્ઝિક્યુટ થશે અને તે સ્ટેક પોઇન્ટર નો હાલનો કન્ટેન્ટ કે જે deadbeef છે તે લેશે અને એને edx રજીસ્ટરમાં મૂકશે અને સાથે સાથે સ્ટેક પોઈન્ટ અને ૪ થી વધારશે તેથી જ્યારે પાછા ફરીશું ત્યારે state પોઇન્ટર deadbeef લોકેશન કરતા ચાર bite ઉપર પોઇન્ટ કરતો હશે ચાલો હવે બીજું ઉદાહરણ જોઇએ કે જેમાં આપણે કોઈપણ ડેટા edx રજીસ્ટર માં મૂકવો છે અને એના માટે આપણે એ જ G ૧ અને G ૨ વાપરીશું જે પહેલા જોયા હતા તે પ્રમાણે G ૧ pop edx અને રિટર્ન ધરાવે છે જ્યારે G ૨ માં એ ઇન્સ્ટ્રક્શન છે કે જે edx૧૬ નો કન્ટેન્ટ edx રજીસ્ટરમાં મુકશે ચાલો જોઈએ કે આપણે આ બંને ગેજેટ ને કઈ રીતે ભેગા કરી શકીએ કે જેથી આપણે edx રજીસ્ટરમાં કંઈ પણ ડેટા મૂકી શકીએ નોંધો કે G ૧ pop edx અને રિટર્ન ધરાવે છે જ્યારે G ૨ માં એ ઇન્સ્ટ્રક્શન છે કે જે edx૧૬ નો કન્ટેન્ટ edx રજીસ્ટરમાં મુકશે એ કરવા માટે આપણે આપણો સ્ટેક બનાવો જોઈશે કે જે આવો કંઈક લાગશે તો હવે આપણે શું કરીશું કે આ ચોક્કસ એડ્રેસ૬૪ બાઈટ પર આપણે જરૂરી ડેટા મુકશુ કે જે આપણે edx રજીસ્ટર માં મૂકવા માંગીએ છીએ અને આપણે ગેજેટ્સ ને આ રીતે ગોઠવીશું સ્ટેક પોઇન્ટર G ૧ પર છે અને આપાડી પાસે આ એડ્રેસ છે અને પછી આપણી પાસે ગેજેટ્સ 2 છે તો ચાલો જોઈએ કે આ બંને ગેજેટ એક સાથે કેવી રીતે કાર્ય કરે છે સૌપ્રથમ G ૧ થશે અને સ્ટેક વધીને અહીં પોઇન્ટ કરશે તથા edx રજીસ્ટરનો કન્ટેન્ટ એક એડ્રેસ હશે હવે જ્યારે પોપ એક્ઝિક્યુટ થશે ત્યારે પોઇન્ટર G ૨ ને પોઇન્ટ કરશે અને જ્યારે G૨ એક્ઝિક્યુટ થશે એ રજીસ્ટરનો કન્ટેન્ટ લેશે જે એડ્રેસ છે તેમાં ૬૪ ઉમેરશે જે આ લોકેશન નો કન્ટેન્ટ deadbeef લોડ કરશે edx રજીસ્ટરમાં અને પાછા ફરતી વખતે state પ્રિન્ટર નીચે પ્રમાણે પોઇન્ટ કરશે ચાલો હવે બીજી એક ઉદાહરણ લઇએ કે જેમાં eax રજીસ્ટરનો ડેટા સ્ટેક પર કોઈ જગ્યાએ મૂકીએ ફરીથી આખી lipc પાર્શ કરવાથી આપણે જોઇશું કે બે એવા ગેજેટ કે જે આપણે કામના છે તે મળે છે પ્રથમ કે જે આપણે પહેલાં જોયું એ પ્રકારનું પોપ અને રિટર્ન ઇન્સ્ટ્રક્શન વાળું છે જ્યારે બીજું mov ધરાવે છે કે જે eax નો ડેટા લોકેશન edx૨૪ પર મૂકે તો એ વસ્તુ કરવા માટે આપણે સ્ટેકને નીચે પ્રમાણે ગોઠવીશું આપણી પાસે ગેજેટ એડ્રેસ ૧ પછી ૦ અને ત્યાર પછી ૨ નું એડ્રેસ છે તો ચાલો જોઈએ કે આ બંને એક સાથે કઈ રીતે કામ કરે છે જ્યારે સ્ટેક પોઇન્ટર ગેજેટ એકને પોઇન્ટ કરે છે ત્યારે ગેજેટ એક્ઝિક્યુટ થાય છે અને એ વખતે સ્ટેક પર આ જગ્યા પર પોઇન્ટ કરે છે તેથી edx ઝીરો થાય છે અને સ્ટેક વધીને ગેજેટ એડ્રેસ બે પર પોઇન્ટ કરે છે જ્યારે G ૨ એક્ઝિક્યુટ થાય છે ત્યારે edx નો કન્ટેન્ટ કે જે ૦૨૪ બાઈટ છે કે અહીંયા છે અને તે રજીસ્ટર લોકેશન કે 24 બાઈટ પર છે ત્યાં પોઇન્ટ કરે છે edxમાં વેલ્યુ ઝીરો છે જેના કારણે G ૧ એક્ઝિક્યુટ થાય છે અને પછી eax નો કન્ટેન્ટ આ લોકેશન પર અહીંયા સ્ટોર થાય છે ચાલો હવે એક બીજું ઉદાહરણ જોઇએ કે જે સરવાળો કરશે આખી libc પાર્શ કર્યા પછી આપણે આ એક જ ગેજેટ અહીં બતાવવામાં આવ્યું છે તે મળ્યું છે હવે આ ગેજેટ શું કરે છે તે મેમરી કે જે edx રજીસ્ટર દ્વારા પોઇન્ટ કરવામાં આવે છે તે કન્ટેન્ટ લઈ અને એ eax રજીસ્ટરમાં ઉમેરશે જોકે આ ગેજેટમાં એક વધારાની ઇન્સ્ટ્રક્શન push edi પણ છે આખી libc પાસ કર્યા પછી આપને આ એક જ ગેજેટ મળ્યું છે અને એક ખરાબ વસ્તુ આ ગેજેટની એ છે કે આમાં આ વધારાની પુશ ઇન્સ્ટ્રક્શન છે હવે આ પુશ ઇન્સ્ટ્રક્શન વસ્તુને વધારે અઘરી કરી દે છે ચાલો જોઈએ કઈ રીતે માનો કે આપણે આપણા સ્ટેક ને આ રીતે ગોઠવ્યો છે આપણી પાસે છે કે જે GadgetAddr ને પોઇન્ટ કરે છે અને આપણી પાસે ગેજેટ એડ્રેસ ૨ છે તે છે જે બીજા કોઈને ગેજેટને પોઇન્ટ કરે છે હવે જ્યારે આ ગેજેટ ચાલશે ત્યારે સ્ટેક પોઇન્ટર આપણે જેમ ઈચ્છીએ છીએ તે અહીંયા પોઇન્ટ કરશે આપણી પાસે મેમરીનો કન્ટેન્ટ પણ છે કે જે edx દ્વારા પોઇન્ટ કરવામાં આવે છે અને તેને eax માં ઉમેરવાનું છે હવે આ પુશ ઇન્સ્ટ્રક્શન ગેજેટ એડ્રેસ ૨ ને બદલી કાઢે છે કારણ કે આપણે જાણીએ છીએ કે પુશ ઇન્સ્ટ્રક્શન બે વસ્તુ કરે છે તે રજીસ્ટરનો કન્ટેન્ટ સ્ટેક પર લખે છે અને સ્ટેટ પોઇન્ટર ને ૪ થી વધારી દે છે તો હવે આપણે જોઇશું કે એડ ગેજેટ બરાબર ચાલ્યું પણ G ૨ તે જ સ્ટેક પર છે તે ચાલ્યું નહી કેમ કે તે હવે ખરાબ થઈ ગયું છે તો હવે આપણે કોઈ એવો રસ્તો જોઈશું કે જે આ પ્રોબ્લેમ ને ટાળે એક રસ્તો એવો છે કે આપણે અન્ય એક ગેજેટ Gadget Ret લઈએ કે જે 0xC3 ધરાવતા ગેજેટ ને પોઇન્ટ કરે છે આપણે જાણીએ છીએ કે 0xC3 રિટર્ન ઇન્સ્ટ્રક્શન અને સંલગ્ન છે હવે ROP world ૦ માં ઇન્સ્ટ્રક્શન એ nop ઇન્સ્ટ્રક્શન ને સમાન છે એ કશું કરતી નથી પરંતુ સ્ટેક પોઇન્ટ અને આગળ વધારે છે તો ચાલો જોઈએ આ કઈ રીતે કાર્ય કરે છે તો આપણી પાસે સ્ટેક પોઇન્ટર કે જે આરંભમાં G ૧ને પોઇન્ટ કરે છે અને તેથી આપણી પાસે આ ગેજેટ છે કે જે સ્ટેકનો કન્ટેન્ટ edi રજીસ્ટરમાં પોપ કરશે તો સ્ટેક આ સમયે આ જગ્યા પર પોઇન્ટ કરે છે અને તેથી ગેજેટ ના રીટન નું એડ્રેસ edi રજીસ્ટરમાં લેવામાં આવે છે અને એ જ વખતે આપણે જાણીએ છીએ કે પોપ સ્ટેક ને એક પોઈન્ટ અને ઈન્ક્રીમેન્ટ કરી અને આ જગ્યાએ પોઇન્ટ કરાવશે હવે એ જગ્યા પર આપણી પાસે ગેજેટ 2 નું એડ્રેસ છે કે જે કે છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે સરવાળો કરે છે edx અને eax રજીસ્ટર જેને પોઇન્ટ કરે છે તેનો હવે પુશ ઇન્સ્ટ્રક્શન edi નો કન્ટેન્ટ સ્ટેક પર મુકશે તો હવે આપણે આવેલું છે જે જોયું ગેજેટ નો કન્ટેન્ટ એ ફક્ત રીટન એડ્રેસ ધરાવે છે કે જેના કારણે એ ફક્ત સ્ટેક પોઇન્ટ ને આગળ વધારે છે અને તે જે ગેજેટ ત્રણને પોઇન્ટ કરશે આ રીતે આપણે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી શક્યા કે જ્યાં એડમાં આ વધારાની પુશ ઇન્સ્ટ્રક્શન હાજર હતી તો ચાલો હવે એક નવું ઉદાહરણ લઇએ કે જેમાં આપણે જોઈએ કઈ રીતે અનકન્ડિશનલ બ્રાંચિંગ થઈ શકે અનકન્ડિશનલ બ્રાંચિંગ એટલે કે આપણે સ્ટેક પોઇન્ટને sequencially વધારવાને બદલે આપણે જોઈએ એ રીતે વધારીશું અને આપણે એક જ ગેજેટ ઘણી બધી વખત લુપમાં ચલાવીને જોઈશું તો આ ઉદાહરણ માટે આપણે એવું ગેજેટ કે જે પોપ અને ત્યાર બાદ રિટર્ન કરતું હોય એ લઈશું આપણે જાણીએ છીએ કે જ્યારે આ ગેજેટ ચાલશે ત્યારે સ્ટેક પોઇન્ટર હાજર હશે ધારો કે આ લોકેશન કે જેને આપણે A કહીએ છીએ તે લોકેશન મેમરી માં પણ હાજર છે તો હવે આપ પોપ શું કરશે કે તે સ્ટેક પોઇન્ટર જેને પોઇન્ટ કરે છે આપણા આ ઉદાહરણમાં A ને પોપ કરશે અને આ કન્ટેન્ટ સ્ટેક પોઇન્ટર માં મુકશે તેથી સ્ટેક પોઇન્ટ A ના લોકેશન થી રીસેટ થશે અને આ ગેજેટ ને ફરી એક્ઝિક્યુટ કરશે તો આ રીતે આપણે સ્ટેક પોઇન્ટ ને નિરંતર રીતે આ બે લોકેશન વચ્ચે ઇનફાઇનાઈટ લુપમાં ફેરવી શકીએ તો આ રીતે આપણે જોયું કે કઈ રીતે અનકન્ડિશનલ બ્રાંચિંગ બનાવવા માટે ROP પ્રોગ્રામમાં થઇ શકે અને એવી જ રીતે આપણી કન્ડીશનલ બ્રાંચિંગ પણ ROP માં બનાવી શકીએ તો આ થોડા ઉદાહરણ ROP ગેજેટ ના હતા કે જે આપણે બનાવ્યા વાસ્તવમાં ઈન્ટરનેટમાં ઘણા બધા tool અવેલેબલ છે કે જેનેથી તમે ROP ગેજેટ બનાવી શકો બે ખૂબ જ પ્રખ્યાત tool ROP ગેજેટ બનાવવા માટેના ROP gadget અને Ropper છે બંને આ લોકેશન પર અવેલેબલ છે અમે જાતે આ ROP gadget by Jonathan Salwan છે જોયું અને મેળવ્યું કે તે કોઈપણ ઓબ્જેક્ટ ફાઇલ તો જો એ ELF હશે તેના માટે ચાલે છે અને તે આ લાઇબ્રેરીમાંથી કોઈપણ ગેજેટ બનાવી શકે છે તો આપણે જે બનાવ્યા એ ROP અમુક ઉદાહરણ હતા વાસ્તવમાં પ્રોગ્રામ ખૂબ જ કોમ્પલેક્ષ છે અને તમે થોડા અલગ અલગ પ્રકારની પ્રોગ્રામિંગ functionality બનાવી શકો ખરેખરમાં તો x૮૬ સિસ્ટમ માટે ROP પ્રોગ્રામ ટુરિંગ કમ્પલટે કહેવામાં આવે છે અને તે કોઈપણ પ્રકારના પ્રોગ્રામ કરી શકે છે RISC પ્રકારના પ્રોસેસર જેવા કે ARMમા ROP પરનું પ્રોગ્રામિંગ કરું ખૂબ જ અઘરું છે ઇન્ટરનેટ પર તમને ઘણા બધા એવા જ મળશે કે જેનાથી ROP પ્રોગ્રામ બનાવી શકાય જેમ કે ROP ગેજેટ અને Rooper કે જે તેની વેબસાઇટ માં હાજર છે તે કોઈપણ ઓબજેક્ટ ફાઇલ નું અનાલિસિસ કરવા તથા તે ફાઇલમાં હાજર બધા જ ROP ગેજેટને પ્રિન્ટ કરવા માટે વપરાય છે આ કોર્સ ના GitHub repo માં અમે થોડાક ROP એક્ઝામ્પલ અને ROP ગેજેટ કેવી રીતે બનાવી શકાય તે ઉમેર્યું છે દાખલા તરીકે ફેક્ટોરિયલ નંબર મેળવવા માટેનો પ્રોગ્રામ કઈ રીતે લખી શકાય એ ઉમેર્યું છે